સ્ટેટિસ્ટિકલ મોડેલિંગ પરનું આ મોડ્યુલ તમને પ્રોબેબીલીટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ ના મૂળભૂત ખ્યાલો રજૂ કરશે જે ડેટા એનાલિસિસ કરવા માટે જરૂરી છે મોડ્યુલને બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે પ્રથમ ભાગમાં અમે તમને રેન્ડમ વેરીએબ્લસ અને તે પ્રોબેબીલીટી મેશ઼ર એન્ડ પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશનનો ઉપયોગ કરીને કેવી રીતે લાક્ષણિકતા આપવામાં આવે છે અને આ મોડ્યુલ ના બીજા ભાગમાં આ ડેન્સિટી ફંકશનના પેરામીટર્સ નો અંદાજ કેવી રીતે લગાવી શકાય એ રજૂઆત કરીશું અને હાયપોથીસિસ ટેસ્ટિંગ નો ઉપયોગ કરીને ડેટામાંથી નિર્ણય કેવી રીતે લઈ શકાય તે વિશે આપણે વાત કરીશું તેથી આપણે રેન્ડમ ફિનોમનન લાક્ષણિકતા તરફ આગળ વધારીશું તેઓ શું છે અને આવી ફિનોમનનને વર્ણવવા માટેના પગલા તરીકે પ્રોબેબીલીટી નો ઉપયોગ કેવી રીતે થઈ શકે ફિનોમનનને ખરેખર કાં તો ડિટર્મનિસ્ટિક ફિનોમનન તરીકે ગણી શકાય છે જેના પરિણામની આગાહી ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસ સાથે કરી શકાય છે તેને ડિટર્મનિસ્ટિક માનવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમને કોઈ વ્યક્તિના આધારકાર્ડમાંથી જન્મ તારીખ વિશેની માહિતી આપવામાં આવે છે તો તમે અમને વિશ્વાસની ઊંચી ડિગ્રી સાથે આગાહી કરી શકો છો કે વ્યક્તિની ઉંમર કેટલાંક દિવસો સાથે કહી શકો છો અલબત્ત જો તમને આધાર કાર્ડમાંથી એક કલાક અથવા એક મિનિટ સુધી વ્યક્તિની ઉંમરની આગાહી કરવાનું કહેવામાં આવે તો તે અપૂરતું છે કદાચ તમને જન્મ પ્રમાણપત્રની માહિતીની જરૂર હોય પરંતુ જો તમે ઉચ્ચતમ ડિગ્રી સાથે વયની આગાહી કરવા માંગતા હો તો ચાલો આપણે લાસ્ટ મિનિટ કહી શકીએ કે તમે આટલા જ આત્મવિશ્વાસથી તે કરી શકશો નહીં બીજી બાજુ સ્ટોક્સ્ટીક ફિનોમનન એ છે કે સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓ માટે ઘણા સંભવિત પરિણામો છે અને કેટલાક મર્યાદિત વિશ્વાસ સાથે પરિણામોની આગાહી કરી શકાય છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ સિક્કો ટોસ કરો છો તો તમે જાણો છો કે તમને હેડ અથવા ટેઈલ મળી શકે છે પરંતુ તમે 90 કે 95 ટકા વિશ્વાસ સાથે કહી શકતા નથી તે હેડ અથવા ટેઈલ હશે જો તે યોગ્ય સિક્કો હોય તો તમે ફક્ત 50 ટકા આત્મવિશ્વાસ સાથે કહી શકશો આવા ફિનોમનન આપણે સ્ટોકેસ્ટિક કહીશું શા માટે આપણે સ્ટોકેસ્ટિક ફિનોમનન સાથે ડીલ કરીએ છીએ કારણ કે તમે ખરેખર જે પ્રયોગો દ્વારા ડેટા જે ડેટા મેળવો છો એમાં કેટલીક ભૂલો હોય છે તે ભૂલો હોઈ શકે છે કારણ કે આપણે ડેટા બનાવવાની પ્રક્રિયાને સંચાલિત કરતા બધા નિયમો જાણતા નથી એટલે કે આપણે બધા કાયદાઓને જાણતા નથી આપણને બધા કારણોને જાણતા નથી જે પરિણામોને અસર કરે છે અને તેથી તેને મોડેલિંગ એરર કહેવામાં આવે છે અન્ય પ્રકારની એરર સેન્સરના કારણે છે જો આપણે બધું જાણતા હોઈએ તો પણ આ પરિણામોને નિરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લીધેલા સેન્સરમાં પણ ભૂલો હોઈ શકે છે આવી એરરને મેસરમેન્ટ એરર કહેવામાં આવે છે તેથી અનિવાર્યપણે આ બંને ભૂલો પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશન નો ઉપયોગ કરીને મોડેલ કરવા માં આવે છે અને તેથી પરિણામોની આગાહી પણ કેટલાક આત્મવિશ્વાસ અંતરાલો સાથે કરવામાં આવે છે જે આપણે ડીરાઈવ કરીએ છે જ્યાં પરિણામો મર્યાદિત હોય ત્યાં રેન્ડમ ફિનોમનન પ્રકારો કાં તો ડિસ્ક્રીટ હોઈ શકે છે ઉદાહરણ તરીકે કોઈન ટોસ પ્રયોગમાં આપણે ફક્ત બે પરિણામો મેળવ્યાં છે જેમાં હેડ અથવા ટેઈલ અથવા થ્રો ઓફ ડાઇસ છે જ્યાં આપણી પાસે 6 પરિણામો છે અથવા કન્ટિન્યૂઅસ રેન્ડમ ફિનોમનન હોઈ શકે છે જ્યાં આપણી પાસે શરીરના તાપમાનના માપન જેવા પરિણામોના નાઈટ નંબર હોય છે જે 96 ડિગ્રીથી લગભગ 105 ડિગ્રી વચ્ચે બદલાઇ શકે છે તે વ્યક્તિ તાપમાન છે કે નહીં તેના આધારે તેથી આવી કન્ટિન્યૂઅસ વેરિયેબલ વસ્તુઓ જેનું રેન્ડમ પરિણામ હોય તેને કન્ટિન્યૂઅસ કહેવામાં આવે છે રેન્ડમ ફિનોમનન આપણે પ્રોબેબીલીટી ના બધા નોશન વર્ણવવાનો પ્રયત્ન કરીશું અને તેથી ફક્ત કોઈન ટોસ પ્રયોગનો ઉપયોગ કરીને આ વિશિષ્ટ કેસમાં આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરીએબલ અથવા એક રેન્ડમ ફિનોમનન જોઈ રહ્યા છીએ જ્યાં આપણી પાસે ખરેખર એક જ કોઈન ટોસછે જેના પરિણામોને H અને T દ્વારા વર્ણવવામાં આવે છે સેમ્પલ સ્પેસ એ બધા સંભવિત પરિણામોનો સમૂહ છે તેથી આ કિસ્સામાં સેમ્પલ સ્પેસ માં આ બે પરિણામો H અને Tનો સમાવેશ થાય છે જેનો સિમ્બોલ્સ H અને T દ્વારા બતાવાઈ છે બીજી બાજુ જો તમારી પાસે બે ક્રમિક કોઈન ટૉસ છે તો પછી 4 સંભવિત પરિણામો હોઈ શકે છે પ્રથમ ટૉસ પછી તમે હેડ મેળવી શકો છો અને ત્યારબાદ બીજા ટૉસ માં હેડ અથવા પ્રથમ ટૉસ પછી તમે હેડ મેળવી શકો છો અને ત્યારબાદ ટેઈલ વગેરે તેથી HH HT TH અને TT સિમ્બોલ દ્વારા સૂચિત આ ચાર સંભવિત પરિણામો છે અને તે સેમ્પલ સ્પેસ નું નિર્માણ કરે છે ઇવેન્ટના તમામ સંભવિત પરિણામોનો સમૂહ આ સેમ્પલ સ્પેસ નો થોડો સબસેટ છે ઉદાહરણ તરીકે બે કોઈન ટોસ પ્રયોગ માટે જો આપણે તે ધ્યાનમાં લઈએ અને પ્રથમ ટોસમાં કોઈ હેડ મેળવવાની ઘટનાને ધ્યાનમાં લઈએ તો ત્યાં બે સંભવિત પરિણામો HH અને HT છે જે આ સ્પેસ નું નિર્માણ કરે છે જે જેને આપણે આ ઇવેન્ટને કહીએ છીએ જે પ્રથમ ટોસ માં હેડ નું અવલોકન છે ઉદાહરણ તરીકે સૈમ્પલ સ્પેસના પરિણામો HHHT TH અને TT ને પણ ઇવેન્ટ્સ તરીકે ગણી શકાય આ ઘટનાઓને એલીમેન્ટરી ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે હવે આ દરેક ઇવેન્ટ્સ સાથે સંકળાયેલા પ્રોબેબીલીટી ને ડિફાઇન કરીએ છીએ તે એક મેશ઼ર છે જે રેન્ડમ ફિનોમનનના દરેક પરિણામોને રીયલ મૂલ્ય સોંપે છે જ્યારે અમે આ પ્રોબેબીલીટી ને સોંપીએ ત્યારે તે ચોક્કસ નિયમોનું પાલન કરે છે પ્રથમ શરત એ છે કે આપણે કોઈ પણ ઇવેન્ટને સોંપીએલી પ્રોબેબીલીટી 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ અને તેનો અર્થ એ છે કે પ્રોબેબીલીટી નકારાત્મક નથી અને તે 1 કરતા ઓછી છે કોઈપણ ઘટના કે જેને તમે ધ્યાનમાં લો છો તો આખી સૈમ્પલ સ્પેસ ની પ્રોબેબીલીટી 1 હોવી જોઈએ જેનો અર્થ થાય છે કે પરિણામોમાં 1 હોવું જોઈએ એટલે કે જ્યારે તમે P 1 કહો છો ત્યારે તેનો અર્થ શું છે અને પ્રોબેબીલીટી ના મેશ઼ર પણ આ સ્થિતિને સંતોષવી જોઈએ કે જો તમે બે વિશિષ્ટ ઘટનાઓને ધ્યાનમાં લો અને કહો કે એક અથવા બીજી થાય છે કે નહીં પ્રોબેબીલીટી કે જે કાં તો A અથવા B થાય છે તે P અને P નો સરવાળો છે જો એ અને બી એક્સક્લૂસિવ ઇવેન્ટ્સ છે એક્સક્લૂસિવ ઇવેન્ટ્સની નોશન પછીની સ્લાઇડમાં ચર્ચા કરવામાં આવશે તેથી તે છતાં આ ત્રણ નિયમો છે જેનું તમારે પાલન કરવું જોઈએ જ્યારે તમે કોઈ પ્રોબેબીલીટીને સોંપો છો ત્યારે પ્રોબેબીલીટીના અર્થઘટનની સૌથી સહેલી રીત ફ્રીક્વન્સી તરીકે છે ઉદાહરણ તરીકે એક પ્રાયોગિક નિષ્ણાત તરીકે તમે કોઈન ટોસ પ્રયોગ 10000 વખત કરવા માંગતા હો ચાલો આપણે N વખત કહીએ અને પછી કોઈ ચોક્કસ પરિણામની ગણતરી કરીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે તમે હેડ કેટલી વાર આવ્યું એની ગણતરી કરી રહ્યા છો ચાલો આપણે NA કહીએ જે હેડ ને અનુરૂપ પરિણામ કેટલી વાર આવે છે પછી હેડ આવાની પ્રોબેબીલીટીને NA બાય N તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી તમે જોઈ શકો છો કે તે 0 અને 1 ની વચ્ચે બંધાયેલ છે અને જો તમે અન્ય પરિણામ પર નજર નાખો તો તે થશે N NA બાય N હશે અને તેથી તે સેમ્પલ સ્પેસની પ્રોબેબીલીટીને ઉમેરશે અને તે 1 હશે આ રીતે ડિફાઇન કરવાની રીત ને એક સમસ્યા છે કારણ કે જો તમે તે ટોસ 1000 ટાઈમ્સ કરતા 10000 ટાઈમ્સ કરો તો તમને થોડી અલગ સંખ્યા મળી શકે તેથી ફ્રીક્વન્સી તરીકે આનો અર્થઘટન કરવાની શ્રેષ્ઠ રીત એ લિમિટમાં છે જે N ટેન્ડ્સ ટુ ∞ અને તે જ આપણે અસાઇમેન્ટ તરીકે કરીએ છીએ જો તે એક ફેર કોઈન હોય તો જો આપણે કોઈન મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં એટલે મિલિયન અબજ વખત ટોસ કરીશું તો પછી હેડ બનવાની પ્રોબેબીલીટી આશરે 0 5 હશે અને ટેઈલ ની પ્રોબેબીલીટી આશરે 0 જો તે એક ફેર કોઈન હોય અને જેને આપણે પ્રોબેબીલીટી તરીકે સોંપ્યું છે હવે આપણે ઇન્ડિપેન્ડન્ટ સેટ્સ ઓફ ઇવેન્ટ કહેવાતા બે મહત્વપૂર્ણ પ્રકારનાં ઇવેન્ટ્સને ડિફાઇન કરીએ છીએ બે ઇવેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ હોવાનું કહેવામાં આવે છે જો કોઈ એક ઘટનાનો અન્ય ની ઘટના પર કોઈ પ્રભાવ નથી એટલે કે જો પહેલી ઘટના થાય તો પણ અમે b ની આગાહી વિશે કોઈ સુધારણા કરી શકશે નહીં જો A અને B ફૉર્મલી ઇન્ડિપેન્ડન્ટ હોય પ્રોબેબીલીટીમાં તે રીતે છે જે રીતે આપણે બે ઇવેન્ટ્સને ઇન્ડિપેન્ડન્ટ માનીએ છીએ તે છે જો P A∩B જેનો અર્થ એ થાય છે કે A અને B ની જોઈન્ટ અકરન્સ તેમની સંબંધિત પ્રોબેબીલીટી જે P અને P ના ગુણાકાર દ્વારા મેળવી શકાય છે ચાલો આ કોઈન ટોસ પ્રયોગના ઉદાહરણ દ્વારા એ સમજાવીએ તમે બે વાર કોઈન ટોસ કરો હવે જો તમે મને કહો કે પ્રથમ ટૉસ હેડ છે તો પછી તે તમને બીજા ટોસમાં હેડ અથવા ટેઈલ ની આગાહી સુધારવા દે છે સ્પષ્ટપણે તમે કહો છો કે પ્રથમ ટોસ એ હેડ હતું કે ટેઈલ હતું તે મેટર કરતુ નથી કેમ કે બીજી ટોસ પછી હેડ થવાની પ્રોબેબીલીટી હજી પણ 0 5 છે આનો અર્થ એ કે તમે મને પ્રથમ ટોસ વિશે જે માહિતી પ્રદાન કરો છો તે માહિતી બીજા ટોસમાં હેડ અથવા ટેઈલની આગાહીને બદલી નથી તેથી જો આપણે બે સક્સેસિવ હેડની જોઈન્ટ પ્રોબેબીલીટી જોઈએ કે જે પ્રથમ ટોસમાં હેડ છે અને બીજા ટોસમાં હેડ છે કારણ કે આપણે તેમને ઇંડિપેંડેન્ટ ઇવેન્ટ તરીકે ગણીએ છીએ અમે આ બે સક્સેસિવ હેડની પ્રોબેબીલીટી મેળવી શકીએ છીએ પ્રથમ ટોસમાં હેડ ની પ્રોબેબીલીટી મલ્ટીપ્લાઇડ બાય બીજા ટોસમાં હેડ ની પ્રોબેબીલીટી જે 0 5 ઈનટુ 0 5 0 25 છે તેથી બે કોઈન ટોસ પ્રયોગના કિસ્સામાં ચારેય પરિણામો આપણી પાસે 0 25 ની પ્રોબેબીલીટી હશે પછી ભલે તમને બે ક્રમિક હેડ અથવા બે ક્રમિક ટેઈલ મળે અથવા હેડ અથવા ટેઈલ અથવા હેડમાં ટેઈલ બધા 0 25 હશે આ રીતે આપણે 2 કોઈન ટોસ પ્રયોગમાં 1 કોઈન ટોસ પ્રયોગની પ્રોબેબીલીટી ના આધારે ખરેખર પ્રોબેબીલીટી અસાઇન કરીએ છે હવે મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સ એ ઇવેન્ટ્સ છે જે એકબીજાને પ્રિક્લૂડ કરે છે જેનો અર્થ થાય છે જો તમે કહો કે ઇવેન્ટ A થઇ છે તો તે સૂચવે છે કે B થશે નહિ તો પછી A અને B ને મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઇવેન્ટ્સ કહેવામાં આવે છે જેમાં એકની અન્ય ઘટનાને બાકાત રાખવામાં આવે છે તેથી ચાલો ફરીથી કોઈન ટોસ પ્રયોગ જોઈએ અનુગામી બે કોઈન ટોસિસ અમે ટેઈલ દ્વારા અનુસરવામાં આવેલા હેડ ની ઘટનાને અવરોધીને બે ક્રમિક હેડની ઘટનાને જોઈ શકીએ છીએ જો તમે મને કહો કે સતત બે હેડ્સ આવી ગયા છે તો તે સ્પષ્ટ છે કે હેડ ને ટેઈલ દ્વારા અનુસરવામાં આવી નથી તેથી આ મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સ છે કાં તો બે ક્રમિક હેડ અથવા હેડ મેળવવાની અને ટેઈલ દ્વારા અનુસરવાની સંભાવના આ કિસ્સામાં ફક્ત તેમની સંબંધિત પ્રોબેબીલીટી ઉમેરીને મેળવી શકાય છે કારણ કે તે પરસ્પર મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સ છે તેથી આપણે કહી શકીએ કે HH અથવા HT ની સંભાવના જે કંઈ નથી પરંતુ પ્રથમ ટોસમાં હેડ ની ઘટના ફક્ત 0 25 છે જે 0 5 છે જે મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સની પ્રોબેબીલીટી ના મૂળભૂત કાયદા દ્વારા પ્રાપ્ત થાય છે હવે પ્રોબેબીલીટી ના અન્ય નિયમો છે જે આપણે મેળવી શકીએ છીએ અને આ વેન ડાયાગ્રામનો ઉપયોગ કરીને કરી શકાય છે તેથી અહીં આપણે 2 કોઈન ટોસ પ્રયોગ દ્વારા પ્રોબેબીલીટીના નિયમો મેળવવા માટે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરવાનો આ વિચાર સચિત્ર કર્યો છે બે કોઈન ના ટોસ પ્રયોગમાં સેમ્પલ સ્પેસ માં HH HT TH અને TT દ્વારા સૂચિત 4 પરિણામોનો સમાવેશ થાય છે અમને A ઇવેન્ટમાં રુચિ છે જે પ્રથમ ટોસમાં હેડ છે આમાં બે પરિણામો HH અને HTનો સમાવેશ થાય છે જે આ લાલ વર્તુળ દ્વારા સૂચવવામાં આવે છે કોમ્પ્લીમેન્ટ એ બધી ઇવેન્ટ્સનો સમૂહ છે જે A ને બાકાત રાખે છે જે કાંઈ નથી પરંતુ પરિણામનો સમૂહ TH અને TT એ કોમ્પ્લીમેન્ટ તરીકે ઓળખાય છે હવે પ્રોબેબીલીટી ના નિયમોમાંથી તમે ખરેખર કોમ્પ્લીમેન્ટની પ્રોબેબીલીટી મેળવી શકો છોજે કંઈ નથી પરંતુ તે સેમ્પલ સ્પેસ P ની સંભાવના સિવાય કંઈ નથી જેનું કારણ એ છે કે S ની સંભાવના 1 P છે P નોટિસ કરો આ કિસ્સામાં P છે જે 0 25 P છે જે 0 5 છે તેથી આખરે આપણે આ TH અને TT 0 5 સાથે કોમ્પલિમેન્ટની પ્રોબેબીલીટી મેળવીએ છીએ P P જે 0 5 છે તે જોઈને પણ આની ગણતરી કરી શકાય છે તેથી તે ચકાસે છે કે Pc 1 P હવે તમે સબસેટ ધ્યાનમાં લો આ કિસ્સામાં પણ બે ક્રમિક હેડના વાદળી વર્તુળ દ્વારા સૂચવવામાં આવે છે નોંધ લો કે બે ક્રમિક હેડ છે તે પ્રથમ ટોસમાં હેડનો પ્રાપ્ત કરવાનો ઉપગણ છે જે એક ઇવેન્ટ A છે તેથી અમે દાવો કરી શકીએ કે જો B એ A નો સબસેટ છે પછી P P કરતા ઓછો હોવો જોઈએ તમે ચકાસી શકો છો કે P એ બે ક્રમિક હેડ છે જે 0 25 છે જે P કરતા ઓછા છે જે 0 તમે A અને B એમ બે ઇવેન્ટ્સની જોઈન્ટ પ્રોબેબીલીટી ની પણ ગણતરી કરી શકો છો જે જોઈન્ટ પ્રોબેબીલીટી નથી પરંતુ P અથવા B જે P દ્વારા આપવામાં આવે છે P P Aઅને B ની જોઈન્ટ ઇવેન્ટ્સની પ્રોબેબીલીટી તરીકે ડિરાઇવ કરી શકાય છે ચાલો આપણે આ પ્રથમ ટોસમાં હેડ મેળવવાનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ જે ઇવેન્ટ A છે અને બીજા ટોસમાં હેડ મેળવવું જે ઇવેન્ટ બી તેથી બીજા ટોસમાં હેડ મેળવવામાં વાદળી વર્તુળ દ્વારા સૂચિત બે પરિણામો HH અને THનો સમાવેશ થાય છે હવે નોંધ લો કે તેમની પાસે બે ક્રમિક હેડની સામાન્ય ઘટના છે જે બંને A અને B ના છે તેથી A અને B મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ નથી પરંતુ તેનો સામાન્ય પરિણામ છે હવે P અથવા B ની ગણતરી કરવા માટે જેનો અર્થ છે કે કાં તો મને ટોસ માં હેડ મળે છે અથવા બીજા ટોસમાં હેડ પ્રાપ્ત થાય છે પછી આ ત્રણ પરિણામો આવે છે અને સાથે મળીને તમને 0 75 ની સંભાવના મળે છે જે આપણે HTHH અને TH ની સંબંધિત પ્રોબેબીલીટી માંથી ગણતરી કરી શકીએ છીએ પરંતુ આ P ને જોઈને પણ મેળવી શકાય છે જે 0 5 P છે જે 0 5 P A∩B છે જે HHની પ્રોબેબીલીટી છે જે પોતે પ્રથમ ટોસમાં પ્રથમ હેડ મેળવવાની પ્રોબેબીલીટીને અને બીજા ટોસમાં હેડની પ્રોબેબીલીટીને જે 0 25 છે તેના દ્વારા ગુણાકાર કરી શકાય છે તેથી એકંદરે તમને 1 0 25 આપે છે જે 0 25 છે જે આપણે મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સ HT અને TH ની સંબંધિત પ્રોબેબીલીટી ઉમેરીને સંબંધિત ગણતરી કરીને મેળવી શકીએ છીએ તેથી આવા નિયમો અથવા વસ્તુઓ સાદી રીતે વેન ડાયાગ્રામનો ઉપયોગ કરીને સાબિત કરી શકાય છે હવે તે કન્ડિશનલ પ્રોબેબીલીટી નું એક મહત્વપૂર્ણ નોશન છે જેનો ઉપયોગ જ્યારે બે ઇવેન્ટ્સ સ્વતંત્ર ન હોય ત્યારે થાય છે તેથી જો બે ઘટનાઓ સ્વતંત્ર ન હોય પછી જો તમે મને A વિશે થોડી માહિતી પ્રદાન કરી શકો છો તો તે Bની આગાહીને અસર કરશે જો તમે મને B ની ઘટના વિશે થોડી માહિતી જણાવશો તો આ માહિતી A ની આગાહી સુધારે છે જો બે ઘટનાઓ સ્વતંત્ર ન હોય તો તેથી આપણે કન્ડિશનલ પ્રોબેબીલીટી ને ડિફાઇન કરીયે છે જે ઘટના B ની પ્રોબેબીલીટી જો ઘટના A થાઈ તો તે આ સૂત્ર દ્વારા મેળવી શકાય છે જે P છે અને B વારાફરતી P દ્વારા વિભાજિત થાય છે અલબત્ત એમ ધારીને કે P 0 કરતા વધારે છે હવે આપેલ કન્ડિશનલ P ના આ નોશન નો ઉપયોગ કરીને A અને આ સૂત્ર આપેલા હોવા થી આપણે બાયસ રુલ ને ડીરાઈવ કરી શકીએ છીએ જે કહે છે કન્ડિશનલ PA|B અને P ગુણાકાર એ કન્ડિશનલ PB | A P દ્વારા ગુણાકાર છે આ નિયમ સરળતાથી પ્રથમ રુલ થી ડીરાઈવ કરી શકીએ છીએ જેમાં A અને B એક્સચેન્જ કરી ને અને P દ્વારા ગુણાકાર કન્ડિશનલ PA|B મેળવીને જે PA ∩ B અને જમણી બાજુ છે તેના દ્વારા સરળતાથી મેળવી શકાય છે આમાં PA∩B પણ છે આ બંને A ઇન્ટરસેક્ટ P ઇન્ટરસેકશન B સમાન છે આપણે P માટે બીજો નિયમ પણ મેળવી શકીએ છીએ જે PA|B P PA|Bc Pc નોંધ લો કે B અને B કોમ્પલિમેન્ટ મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ છે અને તેથી આપેલ B અને A આપેલ B કન્ડિશનલ પર કન્ડિશનલ ઇવેન્ટ મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ છે અને તેથી તમે પ્રોબેબીલીટીને ઉમેરવા માટે સક્ષમ છો તો ચાલો આને બે કોઈનના ટોસ પ્રયોગ દ્વારા સમજાવીએ ચાલો આપણે ઘટના A ધ્યાનમાં લઈએ જે પ્રથમ ટોસમાં હેડ છે અને ઇવેન્ટ B જે બે ક્રમિક હેડ છે નોંધ લો કે A અને B સ્વતંત્ર નથી અને જેને તમે પ્રોબેબીલીટી પણ ગણીને સરળતાથી ચકાસી શકો છો તેથી જો તમે મને ઇવેન્ટ A વિશે કોઈ માહિતી આપશો નહીં તો હું તમને કહીશ કે બે ક્રમિક હેડ મેળવવાની સંભાવના 0 25 છે જે બીજા ટોસ માં હેડની પ્રોબેબીલીટી દ્વારા ગુણાકાર કરાયેલા પ્રથમ ટોસ માં હેડની પ્રોબેબીલીટી છે જો કે જો તમે મને કહો છો કે તમે ઘટના A અવલોકન કર્યું છે તેનો અર્થ એ કે પ્રથમ ટોસ એક હેડ છે આ કિસ્સામાં પછી ઇવેન્ટ બીની પ્રોબેબીલીટી ખરેખર સુધારી છે હું હવે કહી શકું છું કે ઇવેન્ટ B મેળવવાની 50 ટકા પ્રોબેબીલીટી છે કારણ કે તમે મને પહેલેથી જ કહ્યું છે કે પ્રથમટોસ એક હેડ છે તેથી નોંધ લો કે હું આ પ્રોબેબીલીટી કન્ડિશનલ P ની ગણતરી કરી શકું છું A આપેલ હોય તો પ્રથમ નિયમનો ઉપયોગ કરીને જે PA ∩ B છે જે 0 25 જે P દ્વારા વિભાજિત કરે છે જે 0 તો આ P A આપેલ 0 5 છે જેણે B ની આગાહી કરવાની મારી ક્ષમતામાં સુધારો કર્યો છે કારણ કે મેં પોઇન્ટ ઇવેન્ટ A વિશે આપેલી કેટલીક માહિતીનો ઉપયોગ કર્યો છે હવે જો બી અને એ સંપૂર્ણ સ્વતંત્ર હોત તો તમને આપવામાં આવેલી A ની માહિતી થી B ની આગાહીની પ્રોબેબીલીટીને અસર કરશે નહીં તે આ જેવું જ રહે છે આ કિસ્સામાં તે જેવું જ રહેશે નહીં તેથી બી અને એ સ્વતંત્ર નથી પ્રોબેબીલીટીના આ બધા વિચારો અમે ફરીથી ઉદાહરણ આપીશું ધારો કે આપણી પાસે ઉત્પાદન પ્રક્રિયા છે જ્યાં આપણે ખરેખર 1000 ભાગો બનાવ્યા છે જેમાંથી 50 ભાગ ખામીયુક્ત છે હવે એક દિવસમાં ઉત્પન્ન થયેલા ભાગોના સંગ્રહમાંથી આપણે રેન્ડમલી એક ભાગ પસંદ કરીએ છીએ અને આ પ્રશ્ન પૂછો કે આ ભાગ કે જે આપણે પસંદ કર્યું છે તે ખામીયુક્ત ભાગ હશે અથવા પ્રોબેબીલીટી શું છે તે બિન ખામીયુક્ત ભાગ હશે સ્પષ્ટપણે કારણ કે ત્યાં 50 ખામીયુક્ત ભાગો છે અને આ ભાગોમાંથી સમાનરૂપે પસંદ કરી શકાય છે આપણે જાણીએ છીએ કે P એ ખામીયુક્ત ભાગોની સંખ્યા છે જે ભાગોની કુલ સંખ્યા દ્વારા વિભાજિત થાય છે જે 50 બાય 100 1000 છે બીજી બાજુ બિન ખામીયુક્ત ભાગને પસંદ કરવાની સંભાવના એ એનું કોમ્પલિમેન્ટ છે જે 950 દ્વારા વિભાજિત 1000 છે ચાલો હવે માની લઈએ કે આપણે એક ભાગ પસંદ કર્યો છે તે તેને બાજુ પર રાખ્યો છે અને પૂલમાં ને પેહલા ભાગ ને રિપ્લેસ કર્યા વગર બીજો ભાગ પસંદ કર્યો છે અમને પરિણામમાં રસ છે કે આપણે જે બીજો ભાગ લીધો છે તે તે ખામીયુક્ત ભાગ છે કે ન ખામીયુક્ત ભાગ છે માની લો કે પ્રથમ પીકમાં જે બન્યું તે વિશે તમે મને કશું જ ન કહેશો તો પછી હું કહીશ કે બીજામાં પણ ખામીયુક્ત ભાગ તરીકે ચૂંટવાની પ્રોબેબીલીટી યથાવત છે તે 50 બાય 1000 છે ચાલો જોઈએ કે આ કેવી રીતે આવે છે આ સમયે તે સ્પષ્ટ થઈ શકશે નહીં કે તે 50 બાય 1000 છે પરંતુ અમે આ ફોર્મલી બતાવીશું ચાલો હવે માની લઈએ કે હું તમને A વિશે થોડી માહિતી આપું છું માની લો કે હું તમને કહું છું કે તમે કરો છો તે પહેલો ભાગ ખામીયુક્ત ભાગ હતો પછી સ્પષ્ટપણે ખામીયુક્ત ભાગોની કુલ સંખ્યા ઘટીને 49 થઈ ગઈ છે અને ભાગોની કુલ સંખ્યા ઘટીને 999 થઈ ગઈ છે તેથી બીજા પીક માં ખામીયુક્ત ભાગ પસંદ કરવાની પ્રોબેબીલીટી આપેલ છે કે તમે પ્રથમ પીક ભાગમાં ખામીયુક્ત ભાગ પસંદ કર્યો છે તે 49 બાય 999 છે બીજી બાજુ જો તમે મને કહો કે પ્રથમ ડ્રો નોન ડિફેકટીવ છે જેનો અર્થ છે ભાગોની કુલ સંખ્યા ફરી ઘટીને 999 થઈ ગઈ પરંતુ પૂલમાં ખામીયુક્ત ભાગોની સંખ્યા હજી 50 છે તેથી બીજા રાઉન્ડમાં ખામીયુક્ત ભાગ તરીકે ચૂંટવાની પ્રોબેબીલીટી આપેલ છે કે પ્રથમ પીક બિન ખામીયુક્ત છે તે 50 બાય 999 હવે કન્ડિશનલ પ્રોબેબીલીટીના નિયમો અનુસાર અમે P ની ગણતરી કરી શકીએ છીએP C |A જે P દ્વારા ગુણાકાર 49 બાય 999 છે જે 50 બાય 1000 P C | Ac છે યાદ રાખો કોમ્પલિમેન્ટ A કંઈ નથી પરંતુ બી તેથી P C| Ac 50 બાય 999 ગુણાકાર Pc છે જે કંઇ નથી પરંતુ 950 બાય 1000 જે આપણે ખરેખર પહેલા કિસ્સામાં બતાવ્યું છે તેથી જો તમે આ બધી પ્રોબેબીલીટી ઉમેરશો તમે જોશો કે તમને 50 બાય 1000 મળશે જે તે છે કે જો તમે મને કોઈ માહિતી નહીં આપો પ્રથમ પીક માં શું થયું છે પછી ભલે તમે ભાગ બદલો અથવા તમે તે ભાગ બદલો નહીં કે બીજી રિંગમાં ખામીયુક્ત ભાગ પસંદ કરવાની સંભાવના 50 બાય 1000 છે સ્પષ્ટ નથી પરંતુ તે જ છે જો તમે મને પ્રથમ પસંદગી વિશે કોઈ માહિતી ન આપો તો તે વાંધો નથી તમે ભાગને બદલો છો અથવા તમે તે ભાગને બદલશો નહીં તમારી આગાહી કરવાની તમારી ક્ષમતા હજી પણ સમાન છે 50 બાય 1000 બીજી બાજુ સ્પષ્ટ રીતે જો તમે મને થોડી માહિતી આપો તો હું કદાચ પહેલું પસંદનું પરિણામ શું હતું તેના આધારે કદાચ ક્યાં ઘટાડો કરે છે અથવા વધે છે હવે ખરેખર ઇન્વર્સ પ્રશ્ન પૂછવું ખૂબ જ રસપ્રદ છે જો તમે મને બીજા પીક વિશે કેટલીક માહિતી કહો છો તો તે ખરેખર પ્રથમ પીક પરિણામની આગાહી કરવાની તમારી ક્ષમતામાં ફેરફાર કરશે તે બહાર આવ્યું છે તે કરે છેકારણ કે આ સ્વતંત્ર ઘટનાઓ નથી તમે આ સવાલ પૂછી શકો છો કે બીજા રાઉન્ડમાં તમને ખામીયુક્ત ચૂંટેલા જોતાં પહેલી પીકમાં ખામીયુક્ત ભાગ મેળવવાની સંભાવના કેટલી છે હવે જો તમે ફરીથી કન્ડિશનલ પ્રોબેબીલીટીના નિયમો લાગુ કરો તમે કહી શકો છો કે P A | C એ P A ∩C એ P દ્વારા વિભાજિત થયેલ છે પરંતુ PA∩C એ P દ્વારા ગુણાકાર આપવામાં આવતી કન્ડિશનલ પ્રોબેબીલીટી ના c ને પ્રોબેબીલીટી તરીકે લખી શકાય છે તેથી આખી વસ્તુ P C |A દ્વારા P દ્વારા PC | A દ્વારા વહેંચાયેલ છે અમે 49 બાય 999 તરીકે ગણતરી કરી છે P એ 50 બાય 1000 છે C ની પ્રોબેબીલીટી દ્વારા વિભાજિત જે 50 બાય 1000 છે તેથી અંતે મને P મળે છે આપવામાં આવેલ C 49 બાય 99 છે નોટિસ P પોતે 50 બાય 1000 છે પરંતુ હવે તે ઘટીને 49 બાય 999 થઈ ગઈ છે કારણ કે તમે મને કહ્યું હતું કે બીજો ચૂંટો ખામીયુક્ત ભાગ હતો સ્પષ્ટપણે એવું લાગે છે કે કોઈક રીતે પ્રથમ પીક માહિતી બીજા પીક માહિતી પર આધારિત છે જે દેખીતી રીતે સાચી છે કારણ કે તમે અહીં રિપ્લેસમેન્ટ કર્યું નથી જો તમે બીજી તરફ રિપ્લેસમેન્ટ કર્યું હોય તો તમે જોશો કે C નું પરિણામ A પરિણામથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે અને તમે પ્રથમ પસંદગીમાં A ની આગાહી સુધારવા અથવા તેમાં ઘટાડો કરી શકશો નહીં તેથી કન્ડિશનલ પ્રોબેબીલીટી સ્વતંત્ર ઘટનાઓના આ બધા વિચારો મ્યૂચૂઅલી એક્સક્લૂસિવ ઈવેન્ટ્સ નો વારંવાર ડેટા એનાલિસિસની એપ્લિકેશનમાં ઉપયોગ કરવામાં આવશે અને અમે જોઈશું કે કેવી રીતે